ચાલો આપણે ઇઆઇ અને માનસિક સ્વાસ્થ્ય તેમજ સુખાકારીમાં લાંબા ગાળે થતી વૃદ્ધિ બાબતની ચર્ચા તરફ પાછા ફરીએ જેમાં આપણે કોઈ વ્યક્તિની સાંવેગિક બુદ્ધિનો એક્સ રે કેવી રીતે તૈયાર કરી શકાય તે બાબતે વાત કરી રહ્યા હતા જેમાં આપણે વોંગ અને ઓછી સાંવેગિક બુદ્ધિ તેમજ બેરોનના ઇક્યુઆઈ વિશે ચર્ચા કરી હતી હું તમને બધાને સુચનભલામણ કરું છું કે જો તમને તક મળે તો તમારે રોબેટ એ બેરોન દ્વારા વિકસાવાયેલું સાંવેગિક બુદ્ધિ પરીક્ષણ કરાવવું જઈએ જે તમારી સાંવેગિક બુદ્ધિની વર્તમાન સ્થિતિનો સ્પષ્ટ સંકેત આપી શકશે અને જ્યારે તમે સાંવેગિક બુદ્ધિના ખ્યાલને સમજતા અથવા જે વ્યક્તિ સાંવેગિક બુદ્ધિના ક્ષેત્રમાં પ્રેક્ટિસ કરે છે તેવા કોઈ મનોવૈજ્ઞાનિક મળો ત્યારે તે વ્યક્તિ સાંવેગિક બુદ્ધિ સંબંધિત તમારા વ્યક્તિગત વૃદ્ધિ અને વિકાસ બાબતે યોગ્ય માર્ગદર્શન આપી શકશે કેમ કે તમે જાણો જ છો કે દરેક સંસ્થાએ પોતાની સાંવેગિક બુદ્ધિનું નિદાન કરવાની જરૂર છે કદાચ તેનું નિદાન કર્યા પછી તમને તમારા કર્મચારીઓની સ્થિતિ જાણવા મળશે તેથી મૂલ્યાંકન કર્યા પછી તમે ઇઆઇ નો એક્સ રે બનાવશો જેમાં તમે નીચો ઇઆઇ ધરાવતા સભ્યોનું જૂથ બનાવવાનો પ્રયાસ કરશો તમે કદાચ ઉચ્ચ ઇઆઇ પછી નીચા ઇઆઇ અથવા મધ્યમ ઇઆઇ અને નીચા ઇઆઇ ધરાવતા લોકોનું જૂથ બનાવશો એવી સંભાવના છે તમે જયારે તેની તુલના કરશો ત્યારે તે જૂથને છોડી દેશો આમ તમારી પાસે વિકાસ કરવા માટે અલગ પદ્ધતિ હોઈ શકે આ જૂથની ગણના અલગ રીતે કરશો કેમ કે તેમની પાસે ઓછામાં ઓછી સરેરાશ પ્રોફાઇલ છે પરંતુ જેઓની સાંવેગિક બુદ્ધિનું પ્રમાણ ઓછું છે એટલે કે જેઓ સરેરાશથી નીચે છે અથવા નબળી સ્થિતિ ધરાવે છે તેવા જૂથ પર તમે વધુ ધ્યાન કેન્દ્રિત કરશો બેરોનના ઇક્યુ મેપિંગમાં ચર્ચા કરી તે પ્રમાણે આપણે આ રીતને ઓપ્ટીમમ સર્વોત્તમ કહીએ છીએ કદાચ આપણે તેને સારવાર નહિ કહીએ કેમ કે જેઓ નબળી સ્થિતિ ધરાવે છે તેઓને મનોવૈજ્ઞાનીક પરામર્શ ની તાત્કાલિક જરૂર છે કારણ કે તમે જાણો જ છો કે ઇલાજ કરતાં નિવારણ કરવું પાણી પહેલા પાળ બાંધવી એ સારી વાત છે જો તેઓ અમુક પ્રકારની સાંવેગિક ખામીઓ જેને આપણે સાંવેગિક વિકારો કહીએ છીએ તેનાથી પીડાઈ રહ્યા હોય તો કદાચ તેઓને મનોચિકિત્સક પાસે મોકલવા જોઈએ આમ આવા તબીબી સમસ્યાઓવાળા લોકોની સાયકો ડાયગ્નોસ્ટિક મનોરોગ નિદાન વિષયક પ્રોફાઇલ તૈયાર કરવી જોઈએ ઉદાહરણ તરીકે જોઈએ તો કેટલાક લોકો કેન્સર હ્રદયરોગ અથવા એઇડ્સ જેવા રોગોથી પીડાય છે સામાન્ય રીતે આવા લોકોનું આત્મસન્માન ખૂબ જ ઓછું હોય છે અને તે વ્યક્તિના સાંવેગિક અને પ્રેરણાત્મક 'સ્વ' પર અસર કરે છે આવું શા માટે બને છે કારણ કે તે તમારી આશાવાદની સ્થિતિ ને સીધી અસર કરે છે તાજેતરમાં કેન્સર સંબંધિત સંશોધનમાં એવું જોવા મળ્યું કે કેન્સરના દર્દીઓને જીવતા રાખવા માટે સકારાત્મક મનોવિજ્ઞાન મહત્વની ભૂમિકા ભજવે છે કારણ કે દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ વધારવા સકારાત્મકતા કે હકારાત્મક મનોવિજ્ઞાન મહત્વ ની ભૂમિકા ભજવે છે આ એક ન્યુરો ઇમ્યુનોલોજિકલ અભ્યાસ છે અહેવાલમાં જણાવ્યા મુજબ આશાવાદ કેન્સર અથવા હૃદયરોગ અથવા એઇડ્સ જેવા રોગો સાથે જીવતા દર્દીઓનું અસ્તિત્વ ટકાવવાની ક્ષમતાને વધારે છે તેથી જ આજકાલ ડોકટરો પણ આ પ્રકારની બીમારીથી પીડાતા લોકો પર વધુ પ્રમાણમાં તાણ ન સર્જાય તેવી ભલામણ કરી રહ્યા છે હંમેશા તેઓને હકારાત્મક બનાવો વધુમાં વધુ સામાજિક સમર્થન આપો રમૂજ કરો સ્મિત આપો તેમના ચહેરા પર હાસ્ય બનાવો જેથી તેઓનું અસ્તિત્વ ટકી રહે અથવા સામનો કરવાની ક્ષમતા વધે આમ કરવા માટેની આ એક રીત છે બીજું જ્યારે તમે એવું અવલોકન કરો કે તમારું બાળક માનસિક અથવા સાંવેગિક ઉણપને લીધે પીડાઈ રહ્યું છે ત્યારે પેરેંટિંગ બાળઉછેર તકનીકમાં સુધારો કરવાની જરૂર છે આમ આ મુખ્યમહત્વપૂર્ણ છે અથવા હું એમ કહીશ કે તેના માટે વધુ કે ઓછા પ્રમાણમાં માતાપિતા જ જવાબદાર છે કારણ કે કુટુંબ એ કોઈપણ બાળક માટે પ્રથમ શાળા છે તેથી માતાપિતા જ પ્રથમ શિક્ષક છે શાળામાં શિક્ષકે આપેલ કોઈપણ પ્રકારની તાલીમ અથવા સલાહ કરતાં ઘરમાં આપેલ તાલીમ વધુ સારા પરિણામ આપે છે એક જર્નલની અંદર અમે એક પેપર પણ પ્રકાશિત કર્યું છે જર્નલ નહીં ખરેખર તો તે પ્રકાશિત થયેલ એક મેગેઝિન - સાયકોલોજીકલ મનોવિજ્ઞાનને લગતું મેગેઝિન છે ભારતીય આરોગ્ય સંશોધન સંગઠન નામનું સંગઠન છે જે ભારતીય હકારાત્મક મનોવિજ્ઞાન નામનું જર્નલ પ્રકાશિત કરે છે તેમાં અમે પેરેંટિંગની ભૂમિકાને પ્રકાશિત કરતો એક પેપર પ્રકાશિત કર્યો છે પ્રતિષ્ઠા નામની મારી એક સંશોધન વિદ્વાને પણ પેરેંટિંગ વિશે "બાળકોમાં સામાજિક ગોઠવણસમાયોજનને વધારવા માટે કેવા પ્રકારની પેરેંટિંગ શૈલી વધુ સારી છે" તે વિષયક એક પેપર પ્રકાશિત કર્યો છે આમ અમે એક સંપૂર્ણ સેટમાં અભ્યાસ હાથ ધર્યો છે તે કેનેડાના એક મનોવિજ્ઞાનના ઉપયોગને લગતા આંતરરાષ્ટ્રીય જર્નલ માં પ્રકાશિત થયું છે જે કેનેડાના શિક્ષણ અને સંશોધન કેન્દ્ર દ્વારા પ્રકાશિત કરાયું છે ભારતીય આરોગ્ય સંશોધન સંગઠને ભારતીય સકારાત્મક માનસશાસ્ત્ર નામનું એક જર્નલ પ્રકાશિત કર્યું હતું જેમાં અમે પેરેંટિંગની ભૂમિકાને દર્શાવતું એક પેપર પ્રકાશિત કર્યું છે પ્રતિષ્ઠા નામના મારા સંશોધન વિદ્વાને પણ બાળકોના સામાજિક સમાયોજનને વધારવા માટે કેવા પ્રકારની પેરેંટિંગ શૈલી વધુ સારી છે તે બાબતે પેરેંટિંગ વિશે એક પેપર પ્રકાશિત કર્યો છે અમે સંપૂર્ણ સેટમાં એક અભ્યાસ હાથ ધર્યો હતો જે કેનેડાની આંતરરાષ્ટ્રીય મનોવિજ્ઞાન જર્નલમાં પ્રકાશિત થયો છે તે અભ્યાસ શિક્ષણ અને સંશોધન માટે કેનેડિયન કેન્દ્ર દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે આમ આપણે જોયું કે પેરેંટિંગની વિશિષ્ટ શૈલીઓ છે તેઓ વિદ્યાર્થીઓના સામાજિક સમાયોજનમાં ખાસ કરીને તેઓની સાંવેગિક રોગપ્રતિકારક શક્તિ વિકસાવવા માટે અને સારા નાગરિકો તરીકે સામાજિક જવાબદારી વિકસાવવામાં સુધારો કરે છે આથી તેને શિક્ષણ અભ્યાસક્રમમાં પણ શામેલ કરી શકાય અને શિક્ષકે માર્ગદર્શન સલાહ સુચન આપવા માટે વિદ્યાર્થીઓના વર્તનને પોષવા માટે અને વિદ્યાર્થીઓના વર્તનને નિયંત્રિત કરવા માટે એક ખાસ શૈલી અપનાવી જોઈએ પરંતુ જ્યારે તમે સાંવેગિક બુદ્ધિની સંપૂર્ણ તાલીમ પ્રક્રિયા તરફ જુઓ આ તાલીમ પ્રક્રિયા પર જતા પહેલાં હું કહેવા માંગુ છુ કે લોકોનુ સ્વાસ્થ્ય અને સુખાકારી પુનસ્થાપિત કરી શકાય તે માટે બીજી ઘણી સીધી પદ્ધતિઓ છે જેની મદદથી આપણે લોકોની સાંવેગિક બુદ્ધિની સ્થિતિ સુધારી શકીએ એમ છીએ આ કેટલીક સીધી પદ્ધતિઓ છે કે જેના વિશે હકીકતમાં આપણે છેલ્લા વર્ગમાં સંપૂર્ણ રીતે ચર્ચા કરી શક્યા નહોતા કેટલીક સામાન્ય પદ્ધતિઓ છે જેમ કે સારા રોલ મોડેલ તેથી શિક્ષકે કેટલાક રોલ મોડેલનો સંદર્ભ લેવો જોઈએ જેમ કે એન્જિનિયરિંગ વિષય ભણતો કોઈ વિદ્યાર્થી પ્રખ્યાત ઇજનેર બનવા માંગે છે ડૉક્ટરીનો અભ્યાસ કરતો કોઈ વ્યક્તિ વિશ્વનો શ્રેષ્ઠ ડૉક્ટર બનવા ઇચ્છે છે ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિ વિજ્ઞાન અને માનસશાસ્ત્રનો અભ્યાસ કરે તો તેને ન્યુટન અથવા આઈન્સ્ટાઈન જેવુ બનવુ ગમે છે હું તો એમ પણ પૂછું છું કે તમારા જીવનનો હેતુ શું છે કોઈ વ્યક્તિ અમલદાર બનવા માંગે છે કોઈ રાજકારણી કે શિક્ષક બનવા માંગે છે શા માટે કોઈ વ્યક્તિ કોઇ ચોક્કસ રોલ મોડેલને અનુસરે છે તેનો શું ફાયદો છે કારણ કે તેઓ અમુક લાક્ષણિકતાઓનું અનુકરણ કરવા માગે છે દાખલા તરીકે કોઈ મહાત્મા ગાંધી જેવા બનવા માંગે છે કારણ કે તે અહિંસામાં માને છે તેઓ અન્ય લોકોને માર્ગદર્શન આપવા ઇચ્છે છે કે કેવી રીતે અહિંસા દ્વારા તકરારો ઘટાડી આંતરરાષ્ટ્રીય શાંતિને પુનસ્થાપિત કરી શકાય તેમાં શિક્ષકો તાલિમ આપનારાઓ અને માતાપિતા તેમજ જમશેદજી ટાટા જેવા સંસ્થાકીય નેતાઓ પણ સમાવિષ્ઠ છે તેઓ તેમના પૂર્વજો વિશે પણ વાત કરી શકે છે કે કેવી રીતે તેઓ વ્યવ્સાયનું નેતૃત્વ કરે છે અને રિલાયન્સ કંપની જેવુ વ્યવ્સાય સામ્રાજ્ય બનાવે છે જેમ કે ધીરુભાઇ અંબાણીએ નાના વ્યવસાયથી વૈશ્વિક સામ્રાજ્ય કેવી રીતે બનાવ્યું તો આ પ્રકારની વાર્તાઓ રોલ મૉડેલ ઇતિહાસ વિશેનુ જ્ઞાન તેઓની સંસ્થાના આગલા સ્તર સુધી લોકો સુધી પહોચવુ જોઈએ અને હા સી સવાફ કહે છે તેમ - વિજેતાઓ કોઈ વસ્તુ અલગ થી નથી કરતાં પરંતુ તેઓ સામાન્ય વસ્તુ વિશિષ્ટ રીતે કરે છે આ રીતે તમે લોકોને પ્રોત્સાહિત કરી શકો ખાસ કરી ને રાજકારણીઓ માટે આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ ના ઉદાહરણ દ્વારા પ્રેરણા આપી શકાય આવા રોલ મોડેલોનું અવલોકન કરવાથી બાળકો વિદ્યાર્થીઓ અને પુખ્ત વયના લોકો માનવ વર્તનનું વિશ્લેષણ કેવી રીતે કરવું અને તેનો સામનો કેવી રીતે કરવો તે શીખે છે કેટલાક લોકો કહે છે કે હું નેતાજી સુભાષચંદ્ર બોઝ જેવો બનવા માંગું છું પરંતુ તેમા એક બીજું મધ્યમ જૂથ પણ છે જે કહે છે કે "ના હું આત્યંતિક વ્યક્તિ બનવા માંગતો નથી હુ અહિંસામાં વિશ્વાસ કરુ છું હું ગાંધીનો અનુયાયી છું હું નહેરુનો અનુયાયી છું " આમ આ રીતે તેઓ અમુક મૂલ્યો અને સદ્દગુણો વિક્સાવવાનો પ્રયાસ કરે છે જે તેઓને ભવિષ્યમાં એક સારા વ્યક્તિ બનવા મદદરૂપ થશે જે તમારા જીવનમાં સારા રોલ મોડેલને અનુસરવા સૂચન કરવાનો મુખ્ય હેતુ છે આવા વ્યક્તિત્વ વિકાસ મૂલ્ય શિક્ષણ આધરિત અન્ય વાંચન વર્ગો છે આજકાલ અલગ અલગ ટીવી પ્રોગ્રામ આવી રહ્યા છે જેમ કે તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા જેમા નાના બાળકોનુ એક જૂથ છે - ટપુ સેના જેમા ટપ્પુ તરીકે ઓળખાતો એક છોકરો સોસાયટીમાં બધા બાળકોનું નેતૃત્વ કરે છે તે સોસાયટીમાં પાંચ છ પરિવાર રહે છે અને આ રીતે સિરિયલ ચાલ્યા કરે છે એક નાનો છોકરો તેના અનુયાયીઓ ના જૂથનું નેતૃત્વ કરી સોસાયટીને બચાવે છે તેવું દર્શાવે છે ત્યારે માતાપિતા અને આજુબાજુના તમામ પાડોશીઓ તેને ટપુ તુ સરસ કાર્ય કરે છો તેને ચાલુ રાખજે એમ કહીને તેઓની પ્રશંસા કરે છે આમ આ રીતે બાળકોમાં રહેલા સારા મૂલ્યો સારા કાર્યો સારા વર્તનને પ્રોત્સાહન આપવાની જરૂર છે તેમા વ્યક્તિત્વ સુધારણાનાં પુસ્તકો લેખો વાંચવા ખુબ જ ઉપયોગી થાય છે જેમ કે પરમ દિવસે હું લોકોએ મંદિરમાં શા માટે જવું જોઈએ અથવા શા માટે લોકોને પૂજા કરવાની જરુર છે તે વિશે વાંચતો હતો તે એક સરસ લેખ હતો અને તે 'સ્પીકિંગ ટ્રી' માં પ્રકાશિત થયો હતો તેમાં હિન્દી લોકો હિન્દી નહીં પણ હિન્દુ લોકો વિવિધ ધાર્મિક વિધિઓ ખૂબ જટિલ ધાર્મિક વિધિઓ કરે છે તેઓ ખૂબ જ કડક નિયમો અને નિયમનનું પાલન કરી ભગવાનની ઉપાસના કરે છે ગયા મહિને જે હિન્દુ લોકોના પવિત્ર મહિનામાંનો એક એવા 'કાર્તિક મહિના' તરીકે ઓળખાય છે હું દેશના અન્ય ભાગ વિષે જાણતો નથી પણ ખાસ કરીને ઓરિસ્સામાં કાર્તિક માસ ભગવાન શિવના પુત્ર ભગવાન કાર્તિકની પૂજા કરી ખૂબ જ અનન્ય રીતે ઉજવવામાં આવે છે કાર્તિક સૌથી મોટા પુત્ર છે અને ગણેશ સૌથી નાના પુત્ર છે તમને જાણીને આશ્ચર્ય થશે કે તેઓ સમગ્ર મહિના દરમિયાન કાર્તિક પૂનમ સુધી કોઈ પણ બિન શાકાહારી ખોરાક લેતા નથી આ વાત માની ના શકાય પણ હું તેને ઢોંગદંભ કહીશ કાર્તિક પૂર્ણીમા પછીના દિવસને 'ચાડક કાઇ' કહેવામાં આવે છે તે એક ઓડિઆ લોકોનો ખ્યાલ છે જેને 'ચાડક કાઇ' કહેવામાં આવે છે મતલબ કે આ મહિના દરમ્યાન તમે ઉપવાસ રાખો છે આખો મહિનો નોન વેજ ખાતા નથી જેવો આ મહિનો સમાપ્ત થાય છે કે તરત જ તમે આતુરતાથી તમામ પ્રકારના નોન વેજ મેળવવાની રાહ જોઇ રહ્યા છો શું દંભ છે મને ખૂબ જ આશ્ચર્ય થાય છે ભગવાન જાણે કે દેશના અન્ય ભાગોમાં પણ આવી ઘણી અન્ય ધાર્મિક વિધિઓ છે જો તમને ખબર હોય તો એવા લોકો પણ છે જેઓ રવિવાર શુક્રવાર અથવા બુધવાર જેવા ચોક્કસ દિવસે નોન વેજ ખાય છે પરંતુ તેઓ સોમવારે ગુરુવારે નોન વેજ લેતા નથી કારણ કે ગુરુવારે ઉજવણી અથવા પૂજા કરવામાં આવે છે તેઓ દેવી લક્ષ્મીની પૂજા કરે છે અને સોમવાર ભગવાન શિવનો છે મને તે સમજાતું નથી જો તમે માંસાહારી છો તો તમે તે ખાવાનું ચાલુ રાખો જો તમે શાકાહારી છો તો તમે તે ખાવાનું ચાલુ રાખો આતો વર્ષોથી બંધાયેલી એક માન્યતા છે અને તેથી જ હું ખાસ કરીને ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના 'સ્પીકિંગ ટ્રી' કોલમમાં પ્રકાશિત થયેલા લેખનો ઉલ્લેખ કરી રહ્યો હતો શા માટે મારે પૂજા કરવી જોઈએ આમ લેખક પૂજા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા જે અભિવ્યક્તિની સ્વતંત્રતાની જેમ હોવી જોઈએ તે સ્વતંત્ર કામગીરી હોવી જોઈએ જેમ કે જ્યારે તમને લાગે કે તમે કોઈ કામ કરવા ઇચ્છો છો ત્યારે તમે કામ કરવા જાઓ જો તમે રમવા માંગતા હો તો તમે જાઓ અને રમો તેથી જ્યારે પણ તમને મંદિરે જવાની જરૂર લાગે ત્યારે તમે મંદિર જાઓ થોડો સમય આપો અને પાછા આવી જાવ જો તમે કોઈ નીચી જાતિના છો તો તમે મંદિરમાં પ્રવેશ કરી શકતા નથી મંદિરમાં પ્રવેશતા પહેલા તમારે સ્નાન કરવું પડશે આ એવી બાબતો છે જેને આપણે કોઈ તર્ક વિના કેળવવામાં આવતી આદતો કહીએ છીએ તે એવા ચોક્કસ અવરોધો છે કે જેને સારી માનસિકતા સારા વલણને પોષવા અને વિકસાવવા માટે સુધારવાની જરૂર છે સકારાત્મક વર્તનના પોષણનો અર્થ સકારાત્મક વલણ છે અને હકીકતમાં જો તમે આમાં કોઈ પણ પ્રકારનું શુદ્ધિકરણ લાવશો તો કદાચ એવું બને કે દેવો અને દેવીઓ વચ્ચે નફરતઘૃણા પેદા કરવાને બદલે સમાજ સારી સ્થિતિમાં હશે જો વ્યક્તિ આશાવાદી હોય તો ધર્મ જાતિ સામાજિક જૂથો વચ્ચે નફરત પેદા કરવાને બદલે પોતાના જીવનના અનુભવોમાંથી જ શીખી શકે જેમ કે ઉદાહરણ તરીકે જોઈએ તો કોઈ વ્યક્તિએ પોતાના જીવનમાં ખૂબ જ માનસિક અશાંતિનો સામનો કર્યો છે પરંતુ સાંવેગિક મુશ્કેલીઓમાંથી તે વ્યક્તિ હવે બહાર આવ્યો છે તેણે પોતાની જાતને સ્થાપિત કરી છે તેથી તે વ્યક્તિને પોતાની સફળતાની વાત કરવા માટે કહો જેમ કે હું મારા વર્ગમાં વારંવાર કહેતો કે તમારામાંથી કેટલા લોકોએ ટાઇટેનિક મૂવી જોયું છે હું ઘણીવાર તે સ્ત્રી તે નાયિકા કે જે તે મૂવી વિશે વાત કરે છે અને આખું મૂવી ફ્લેશબેકમાં ચાલે છે તેની સાંવેગિક બુદ્ધિનું ઉદાહરણ આપું છુ જ્યારે તે કિશોરાવસ્થામાં હતી ત્યારે કેવી રીતે તેની લાગણીઓથી તે પરિસ્થિતિનો સામનો કરી શકી આમ આ પ્રકારની પરિસ્થિતિઓ આ પ્રકારની વાતો બતાવવી જોઈએ તેનો અર્થ એમ થાય કે વ્યક્તિએ સમજવું જોઈએ કે નિષ્ફળતા ક્યારેય અંતિમ હોતી નથી સફળતા ક્યારેય સમાપ્ત થતી નથી તે સાંવેગિક બુદ્ધિની સાચી વાત છે તે એક નિરંતર પ્રક્રિયા છે જીવન એક અવિરત પ્રક્રિયા છે આપણે સાંવેગિક રીતે હકારાત્મક બની ટકી રહેવું પડશે તમે જાણો છો કે વ્યક્તિત્વ વિકાસ કાર્યક્રમો મીડિયા પ્રોગ્રામને લગતા વર્કશોપ અને સેમિનારમાં ભાગ લેવો એ ખૂબ જ માહિતીપ્રદ અને શિક્ષણલક્ષી હોય છે ટેલિવિઝન પર આવતા ઘણા બ્રહ્મકુમારીઓ અને બ્રહ્મકુમારો આધ્યાત્મિકતા શાંતિ અહિંસા અને ત્યાર બાદ માનસિક બાબતો વિશે વાત કરે છે તાણનું સંચાલન કેવી રીતે કરવું અલબત્ત આ પ્રકારની સાંવેગિક સ્થિરતા અથવા તાણ સંચાલન કૌશલ્યો વ્યક્તિ રાતોરાત વિકસાવી શકતો નથી પરંતુ આ પ્રકારના વ્યાખ્યાનો આ પ્રકારનાં કાર્યક્રમો તેઓની મનની શાંતિ અને સુલેહ શાંતિ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં ચોક્કસપણે મદદરુપ થશે ત્યાર બાદ ધર્મને સકારાત્મક પાસું કહેવામાં આવે છે કે જે ઘણી રાહત અને માર્ગદર્શન આપી શકે તેમ છે દરેક ધર્મમાં અમુક પ્રકારના સકારાત્મક ગુણો હોય છે અને કોઈ પણ ધર્મ અન્ય ધર્મો પ્રત્યે હિંસા પેદા કરતો નથી તેઓ એવા લોકો છે કે જેઓને ધર્મના અભિરક્ષક કહેવામાં આવે છે તેઓ એવુ પ્રકાશિત કરવાનો પ્રયાસ કરે છે કે મારો ધર્મ તમારા ધર્મ કરતા શ્રેષ્ઠચડિયાતો છે જે 'ભાગલા પાડો અને રાજ કરો' ની સાંવેગિક અપીલ સિવાય બીજું કંઈ નથી તે તમામ ફક્ત આ પ્રકારની અપીલ વિશે જ છે પરંતુ ધર્મ એ જીવનની ધાર્મિક રીત છે જે ભગવાનનો ઉપદેશ અથવા આપણે જેને મહાશક્તિ કહીએ છીએ તેનો ઉપદેશ આપે છે આમ ફક્ત રસ્તાઓ જુદા જુદા છે પરંતુ લક્ષ્યસ્થાન એક જ છે તેથી આ રીતે માનવ વર્તણૂક દ્વારા તેને નિયંત્રિત કરવું જોઈએ કરેન અને હેરોલ્ડ દ્વારા થયેલ કાર્યનો બીજી મહત્વપૂર્ણ શીખ એ છે કે જેની તેઓ 'સ્વ' તરીકે વાત કરે છે તે 'હું' પોતે જ છુ ઇક્યુ નો વિકાસ કરીને સ્વ જાગૃતિને અનુસરી કે વિકસાવી શકાય છે જ્યારે હું તાલીમ કાર્યક્રમોનું આયોજન કરું છું ત્યારે હું મારા પ્રેક્ષકો સમક્ષ આ પ્રકારના અવતરણો નો ઉપયોગ કરું છું જેમ કે જ્યાં સુધી હું અસત્યને કદરુપુ ન જોઉં ત્યાં સુધી હું સત્યથી ડરું છું આ વાસ્તવિક આત્મ જાગૃતિ છે જો ખોટું બોલતા પણ તમને લાગતું હોય કે તમે યોગ્ય છો તો તમને પછીથી લાગે છે કે મે આવું ના કહ્યું હોત તો સારું હોત શું હું જ તેવું બોલ્યો હતો એ સત્ય છે કે જ્યાં સુધી મને અહેસાસ થયો કે મારે મારી જાત સાથે ખુશ રહેવા મારે પ્રયત્ન કરવો જ પડશે ત્યાં સુધી મને સફળતાનો ભય હતો કેટલાક લોકો કહે છે કે ના આ કામ મારાથી નહીં થઈ શકે મહેરબાની કરીને તે કામ બીજાને આપો આમ તેનો અર્થ એમ થાય કે આમ કરવાથી તમે નિષ્ફળતા આવે તે પહેલાં જ તેને નિમંત્રણ આપી રહ્યાં છો તે માટે એકવાર પ્રયાસ તો કરો સત્યનો પ્રયોગ કરી જુઓ કારણ કે કૌશલ્યોક્ષમતાઓનો ઉપયોગ કર્યા વિના તમે કેવી રીતે જાણી શકશો કે તમારી પાસે કેટલી આવડત છે ત્યાર બાદ જ્યાં સુધી હું મારી જાતને પસંદ કરવાનું શીખી લઇશ ત્યાં સુધી મને એકલા રહેવાનો ભય હતો આ દુનિયામાં જ્યાં સુધી તમે તમારી જાતને ટકાવી રાખવાનું ન શીખો ત્યાં સુધી કોઈ તમને મદદ નહીં કરે જ્યારે હું દિલ્હીમાં એકલો રહેતો હતો ત્યારે મારા લગ્ન પણ નહોતા થયા કેટલાક લોકો કહેતા કે તમે ક્યાં સુધી એકલા રહી શકશો જ્યારે હું એકલો હોઉં ત્યારે હું ટીવી જોતો જ્યારે હું એકલો ચાલવા જાવ ત્યારે ઇયરફોન લગાવી દઉં અને સંગીત વગાડુ અને ચાલવા નીકળી પડતો બસ આટલું કરવાનું જ છે અસ્તિત્વ ટકાવી રાખવાની વ્યૂહરચના શું છે એ તમારે શોધવું પડશે હું એકલો નથી સમગ્ર વિશ્વ મારી જેમ જ છે એકલું ચાલી રહ્યું છે જ્યારે તમે ચાલવા માટે જાવ ત્યારે તમારી સાથે કોણ હોય છે જ્યારે તમે કામ પરથી પાછા આવો છો ત્યારે તમારી સાથે કોણ હોય છે આપણે બધા એકલા જ છીએ પરંતુ આ રીતે આપણે આપણી અલગતાએકાંત નું સંચાલન કરીએ છીએ તેથી જ્યાં સુધી મેં મારી જાતને પસંદ કરવાનું ન શીખી લીધું ત્યાં સુધી મને એકલા રહેવાનો ભય હતો જો તમને લાગે કે હે ભગવાન આ દુનિયામાં મેં બધું ગુમાવી દીધું છે મારી પાસે મિત્રો નથી મારો કોઈ સહકર્મચારી નથી મારે સારું કુટુંબ નથી ત્યારબાદ તમને બધી જગ્યા પર ખાલીપણું જ દેખાય છે જીવનની ખાલી બાજુ તરફ ન જુઓ હંમેશાં જીવનની સંપૂર્ણ બાજુ તરફ જુઓ ત્યાં સુખ આનંદ વગેરેથી ભરેલું એક જીવન છે જે ક્ષણે તમે તમારા મિત્ર ને ફોન કરવા ઇચ્છો છો તે સમયે વિચાર્યા વગર તેમની સાથે વાત કરો તેમને કહો કે ચાલો આપણે કોઈ મૂવી જોવા જઈએ ચાલો કોફી પીવા જઈએ તેથી જ હું મારા વિદ્યાર્થીઓને ઘણીવાર કહું છુ કે જ્યારે પણ તમે એકાંતઅલગતાની અનુભૂતિ કરો ત્યારે કોઈ મિત્રને પકડી લો તેને ચા પીવા લઈ જાવ ચાલવા માટે જાવ વગેરે અલગતા નું સંચાલન કરવાની આ શ્રેષ્ઠ રીત છે અને કદાચ તેનાથી હતાશહતોત્સાહ થવાની વૃત્તિમાં ઘટાડો થશે જ્યાં સુધી હું મારી જાત પર વિશ્વાસ રાખવાનું ન શીખ્યો ત્યાં સુધી મને અસ્વીકારનો ભય હતો તે આત્મવિશ્વાસ ગુમાવવા પાછળનો એક સૌથી મોટો સિદ્ધાંત છે જે ક્ષણે તમને લાગે છે કે હે ભગવાન હવે શું થશે જો તમે એવું કંઈક કહી રહ્યા છો કે જે બાબતે તમને આત્મવિશ્વાસ નથી તો ખરેખર તમે તમારી અંદર અસ્વીકારનો અતાર્કિક ભય પેદા કરી રહ્યા છો તેથી જ તે ક્ષણે આપણે વારંવાર કહીએ છીએ કે જો તમે સક્ષમ ન હો તો પણ કંઇક કરી બતાવવામાં વિશ્વાસ રાખો જુઓ અહીં હું આત્મવિશ્વાસ અને સક્ષમતા વચ્ચે તફાવત બતાવું છુ જો તમારી પાસે પૂરતી સક્ષમતાઓ વિના પણ આત્મવિશ્વાસ હોય તો તમે લક્ષ્ય પ્રાપ્ત કરી શકો છો માની લો કે તમે મનોવૈજ્ઞાનિક છો અને તમારે કેટલાક કમ્પ્યુટરને લગતા કામની જરૂર પડી છે પરંતુ તમને કમ્પ્યુટરનું જ્ઞાન નથી તો તેનો શું રસ્તો થઈ શકે કોઈક વ્યક્તિને તે કામ માટે પકડી લો તેથી જ મોટાભાગે આપણે તેને સંસ્થાત્મક બાબતો કહીએ છીએ શા માટે વ્યક્તિગત સંબંધોમાં ઈકયુ ખૂબ મહત્વનું છે જો તમારા સહકર્મીઓ સાથે તમારે સારા સંબંધ છે તો તમે હાય પ્રોફેસર એમ કહી શકશો મને થોડી મદદની જરૂર છે અથવા મને મારા સંશોધન માટે તમારા સહયોગની જરૂર છે કેમ કે તેમાં એવી કેટલીક વસ્તુઓ છે જે મને તમારી પાસેથી જોઈએ છીએ અને તમે પણ તેનો લાભ લઈ શકો છો જેમ કે તેમાથી સહયોગી સંશોધન પ્રોજેક્ટ બની શકે છે તેથી જ હું કહું છું કે જો તમે સક્ષમ નથી પરંતુ જો તમને સ્વસ્થ્ય હોવાનો આત્મવિશ્વાસ છે તો તમે અન્ય લોકો સાથે જોડાઈ શકો છો તમારું કાર્ય તમે અન્યને સોંપી શકો છો અને આમ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરી શકો છો તેથી જ્યાં સુધી હું મારી જાત પર વિશ્વાસ કરવાનું શીખી નથી શકતો ત્યાં સુધી મને અસ્વીકારનો ડર રહે છે હા હું કરી શકું છું અથવા કરી શકવાનું વલણ એ આત્મવિશ્વાસ અને ઉચ્ચ ઇઆઈ ની નિશાની સિવાય બીજું કંઈ નથી પછી આવે છે - 'મને નિષ્ફળતાનો ભય છે' જ્યાં સુધી મને ખ્યાલ જ ન આવે કે જ્યારે હું પ્રયાસ કરતો નથી ત્યારે જ હું નિષ્ફળ જઈશ આ જીવનનું સત્ય છે જ્યાં સુધી તમે કોઈ ચોક્કસ પ્રવૃત્તિનો પ્રયાસ અથવા પ્રયોગ ન કરો ત્યાં સુધી તમે એક નિષ્ફળતા વ્યક્તિ તરીકે જ રહેશો જ્યાં સુધી હું જાણતો જ નહોતો કે લોકોનો મારા વિશે અભિપ્રાય કઇંપણ હોય છે ત્યાં સુધી હું લોકોના અભિપ્રાયથી ડરતો હતો કિશોર કુમાર દ્વારા ગવાયેલું એક પ્રખ્યાત ગીત છે - "કુછ તો લોગ કહેંગે લોગો કા કામ હૈં કહેના" તેનો મતલબ શું થાય છે જો તમે સારું કામ કરી રહ્યા છો તો પણ લોકો અભિપ્રાય આપશે કે "હે ભગવાન " મને ખબર નથી કે આ માણસ શું કરી રહ્યો છે તે બધુ નકામું કામ કરી રહ્યો છે હું હંમેશાં જોઉં છું કે તે ટેબલ પર બેઠો રહે છે પરંતુ ભગવાન જાણે છે કે તે શું કરે છે પરંતુ જો તમે કંઈપણ કામ ન કરો તો લોકો કહે છે કે તે કશું નથી કરતો તે વ્યક્તિ ફક્ત આમતેમ ફર્યા કરે છે સમય પસાર કર્યા કરે છે મતભેદ પેદા કર્યા કરે છે વગેરે આમ આ દુનિયામાં બધે પ્રખ્યાત હોય અને બધાને પ્રિય હોય એવું કોઈ નથી તેથી જ આપણે હંમેશાં કહીએ છીએ કે લોકો ગમે તે રીતે અભિપ્રાય આપશે તે બાબતે ચિંતા ન કરો તમારા કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરો અને કામ ચાલુ રાખો બસ આટલું જ કરવાનું છે જ્યાં સુધી હું શીખ્યો નહોતો ત્યાં સુધી મને પીડાદુઃખ થવાનો ડર હતો જે વૃદ્ધિવિકાસ માટે જરૂરી છે આપણે ઘણીવાર કહીએ છીએ કે સાંવેગિક બુદ્ધિ ધરાવતા લોકો માટે પીડાદુઃખ નું સંચાલન કરવું ખૂબ જ સરળ હોય છે તેઓ બધા સાથે શેરિંગ કેરિંગ મિક્સિંગ અને ઇન્ટરેક્ટિંગની મદદથી તેઓના ત્રાસદાયક સમયને પણ સકારાત્મકતા માં પરિવર્તિત કરી શકે છે આમ થવાનું કારણ એ છે કે સફળ થવા માટે કોઈ શોર્ટ કટ નથી હોતો આપણે વારંવાર એવું કહીયે છીએ કે કંઈક મેળવવા માટે તમારે કંઈક દુઃખ સહન કરવું પડશે તેથી જ આપણે હંમેશાં કહીએ છીએ કે જો કઇં દુખ નથી તો કઇં મળશે પણ નહીં આમ લોકો હંમેશાં કંઈક બદલવા માટે સંઘર્ષ કરતાં રહે છે જુઓ પરિવર્તન એ અનિવાર્ય છે અને આપણે વારંવાર કહીએ પણ છીએ કે આ વિશ્વમાં એકમાત્ર પરિવર્તન જ કાયમી અને સતત છે તેનો અર્થ શું થાય છે તેનો અર્થ એમ છે કે દરરોજ દરેક સમયે દરેક ક્ષણે પરિવર્તન થઈ રહ્યું છે તેથી તમે તમારી જાતને બદલી શકો એ શક્ય છે તે ટ્રાફિક જામ થવા જેવું છે તમે લાલ લાઇટ જોયા પછી ગ્રીન લાઇટ થાય તેની રાહ જુઓ છો તમે તાલીમ લઈને ફેરફાર કરી જોઈને નિરીક્ષણ અનુકરણ ની સહાયથી તમારી જાતને બદલી શકો છો તમે ગ્રીન સિગ્નલના તબક્કે પહોંચી શકો છો આપણે હંમેશાં કહીએ છીએ કે તેમાં ઘણો સમય લાગે છે તો ભલે સમય લાગે પરંતુ બદલાવ કરવાના પ્રયત્નો થી કોઈપણ વ્યક્તિમાં સુધારો થઈ શકે છે આમ આ જ રીતે સાંવેગિક બુદ્ધિ દ્વારા માનવ જીવનમાં પરિવર્તન આવે છે પરંતુ લોકો સંસ્થામાં કેવી રીતે સાંવેગિક બુદ્ધિનો અભ્યાસ કરે છે જ્યારે આપણે નેતૃત્વના ખ્યાલ અને અન્ય ક્ષેત્રો વિશે વાત કરીશું ત્યારે આપણે ચર્ચા કરીશું હવે આપણે સાંવેગિક બુદ્ધિ માટે તાલીમ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવા તરફ પાછા આવી જઈએ ક્ષેત્રોમાં જીવન કૌશલ્યો શીખવવા માટે ઘણા વ્યાવસાયિકો ઉપલબ્ધ છે તેઓ અભણ લોકોના સમૂહને જીવન કૌશલ્યો પૂરા પાડે છે જેથી તેઓ પોતાને મદદ કરી શકે પોતાનો નાનો વ્યવસાય ચલાવી શકે જેમ કે આજકાલ સરકાર પણ લોકોની કાર્યક્ષમતા વધારવા અને કૌશલ્ય નિર્માણ માટે પ્રાયોજિત કરે છે દર વર્ષે સરકાર રાષ્ટ્રીય કુશળતા વિકાસ નિગમ એનએસડીસી દ્વારા ચોક્કસ કૌશલ્યો અને ક્ષમતાઓનું પોષણ કરી લોકોને આત્મનિર્ભર બનાવવાનો લક્ષ્યાંક રાખે છે તેથી કેટલીક તકનીકી ક્ષમતાઓ ઉપરાંત આપણે લોકોને બિન તકનીકી કૌશલ્યો વિષે પણ શિક્ષિત કરવાની જરૂર છે જેમ કે સંચાલકીય કૌશલ્યો વર્તન કૌશલ્યો આંતરવ્યક્તિત્વ કૌશલ્યો વિગેરે જે બધા ખૂબ જ મહત્વપૂર્ણ કૌશલ્યો છે આ વર્તન વલણ અને માન્યતાઓ દ્વારા મૂળભૂત રીતે આંતરવ્યક્તિત્વ કે આંતરવ્યક્તિત્વપૂર્ણ સંચાર ક્રિયા કરે છે આ જ રીતે આવા કેટલાક સાંવેગિક કૌશલ્યો પણ છે આપણે તેમને કેટલાક સાંવેગિક કૌશલ્યો શીખવવાની પણ જરૂર છે જેને આપણે સાંવેગિક બુદ્ધિ કૌશલ્યો કહીએ છીએ તો તે કૌશલ્યો શું છે કેવી રીતે લોકોને તે સ્વીકારતા કરવા કેવી રીતે લોકોને સાંવેગિક રીતે પરિપક્વ બનાવવા તણાવપૂર્ણ નિર્ણય લેતી વખતે કેવી રીતે લોકોને આત્મવિશ્વાસ જાળવી રાખવો તમને આપણી આઇઆઇટીમાં આવા ટેકનોક્રેટ લોકો મળશે તેઓ તકનીકી રીતે કેટલા યોગ્ય છે જો તમે તેમને પૂછશો કે શું તમે આગળ આવશો અને તેમને કહો કે તેઓ ભારતના રાષ્ટ્રપતિ છે અથવા હું ક્યારેક પૂછું કે એક મિનિટ માટે માની લ્યો કે જો તમે ભારતના રાષ્ટ્રપતિ છો તો વિધ્યાર્થીઓ કહે છે કે સાહેબ કોઈપણ તૈયારી વિના આવું કેવી રીતે કરી શકાય ત્યારે હું તેમને કહું છું કે કોઈ તૈયારી ની જરૂરી નથી તમે તમારી જાતનો તમે કેવી રીતે ઉપયોગ કરો છો તે તમારો વિશ્વાસ છે કારણ કે તમે દરરોજ રાષ્ટ્રપતિ વિશે સાંભળો છો તમે વડાપ્રધાન વિશે સાંભળો છો હવે તે સ્થાન માટે આત્મવિશ્વાસ અને મજબૂત નિર્ણય લેવાનું કૌશલ્ય વિકસાવવા અમે હકારાત્મકતાપૂર્ણ તાલીમ દ્વારા કેટલાક કાર્યક્રમો કરવા માંગીએ છીએ હું કેટલાક નનમુનારૂપ ઉદાહરણો આપીશ ત્યાર બાદ આરોગ્યનું પ્રવર્તન સમસ્યાઓ હલ કરવી અને નિવારણ કરવામાં આવે છે જેમ કે ઘણા બધા એન એઇડ્સ જાગરૂકતા કાર્યક્રમો કરવા માટે એક સ્થળથી બીજા સ્થળે જાય છે આ પ્રકારના પ્રશિક્ષણ કાર્યક્રમોમાં ડોકટરો એનજીઓ વ્યાવસાયિકો નર્સ વગેરે પણ સામેલ છે તેઓ દારૂ તમાકુ માદક દ્રવ્યો વગેરેની આડઅસરો તેમજ ડ્રગ આલ્કોહોલ વગેરેના અતિશય ઉપભોગથી સામાજિક હિંસા અને સંઘર્ષ કેવી રીતે વધી રહ્યા છે તે વિશે સમજાવે છે આથી બીજી રીતે આપણે તેને 'સુધારણા કાર્યક્રમો' પણ કહીએ છીએ ત્યાર પછી સંઘર્ષમતભેદનું નિરાકરણ અને તેને પહોચી વળવું તેમજ સંકટ સમયે સામનો કરવો અને સામાજિક ટેકો આપવો તે બંને વિરોધાભાસી છે તમે આંતરરાષ્ટ્રીય કક્ષાએ નાના સંગઠનથી શરૂઆત કરી શકો જેમ કે સિરિયા આઇએસઆઈએસ અને નાટોના દળ વચ્ચેનો સંઘર્ષ તેથી હવે લોકો અન્ય સ્થળોએ બોમ્બ વિસ્ફોટ બોમ્બમારો વગેરે કરવા એક સ્થળે સ્થાનાંતરિત થઈ રહ્યા છે આમ આ પ્રક્રિયા આંતરરાષ્ટ્રીય હિંસા પેદા કરે છે તેથી જ જુદા જુદા દેશો શાંતિના એજન્ટો દેશો વચ્ચે સુમેળએકસૂત્રતા પેદા કરી રહ્યા છે જેમ કે શાંતિ સ્થાપવા માટે રાજદૂતો એકબીજાને મળે છે પાકિસ્તાની બાહ્ય બાબતોમુદ્દાઓ સાંભળતા પ્રતિનિધિઓ અથવા વિદેશી પ્રતિનિધિઓ માત્ર બેઠક યોજવા માટે ભારત આવે છે જેથી કરીને પાકિસ્તાન અને ભારત વચ્ચે ચાલી રહેલા યુદ્ધને અટકાવી શકાય આંતરરાષ્ટ્રીય સ્તરે આમ થઈ રહ્યું છે પરંતુ આ જ રીતે આપણે આપણી સંસ્થાકીય કક્ષાએ કે શાળા કક્ષાએ પણ વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચે વિદ્યાર્થી નેતાઓ અને આઈઆઈટીના મેનેજિંગ કમિટીના સભ્યો વચ્ચે બેઠકો યોજી શકીએ છીએ હકીકતમાં આઈઆઈટીની ચૂંટણીમાં વિદ્યાર્થીઓ કે વિદ્યાર્થી સમુદાય એકબીજા સાથે લડે છે જે અન્ય યુનિવર્સિટી કરતા અલગ છે તમે સરળતાથી કલ્પના કરી શકો છો કે આમ કેવી રીતે બને છે જેએનયુ હજી પણ એક જ નેતાની પસંદગી કરે છે અને તે કેવી રીતે થાય છે તે દરેકને ખબર છે તો આપણે પાછા આવીશું અને આ પ્રકારની વસ્તુઓ કેવી રીતે અટકાવી શકાય છે તેના વિશે ચર્ચા કરીશું